પહેલાંથી આપણે કેટલાક રીઅલ ટાઇમ શેડ્યૂલિંગ અલ્ગોરિધમ્સ જોઈ રહ્યા છીએ શરૂઆતમાં આપણે સરળ ક્લોક ડ્રિવન શેડ્યૂલર્સ તરફ ધ્યાન આપ્યું અને પછીથી આપણે ઇવેન્ટ ડ્રિવન શેડ્યૂલર્સને જોતા રહ્યા શરૂઆતમાં આપણે ઇડીએફ પર ચર્ચા કરી હતી અને તે પછી રેટ મોનોટોનિક શેડ્યૂલર વિશે ચર્ચા કરી રહ્યા હતા અને રેટ મોનોટોનિક શેડ્યૂલરમાં આપણે જોયું કે શેડ્યૂલિંગ અલ્ગોરિધમ ખરેખર સરળ છે તે પ્રિ ઇમ્પટિવ શેડ્યૂલર છે અને આપણે ટાસક્સ ની આવવાની ફ્રિક્વન્સી પર અથવા તેમના પીરિયડ ઉપર તેમને પ્રાઓરિટી સોંપીએ છીએ અને પછીથી આપણે એવું કહેવા માટે કેટલાક ગાણિતિક વિશ્લેષણ કર્યા કે ટાસક્સ સેટ તેમની સમયમર્યાદા પૂર્ણ કરશે અને આપણે 3 મહત્વના પરિણામો જોયા પહેલું કે ટાસક્સ સેટ ને શેડ્યૂલેબલ કરવા માટે યુટીલાઈઝેશન ૧ થી ઓછું હોવું જોઈએ પરંતુ તે જરૂરી શરત હતી પર્યાપ્ત શરત નથી પરંતુ પછી આપણે પર્યાપ્ત શરત એટલે કે લિયુ લેલેન્ડની સ્થિતિ n2−1 તરફ જોયું અને આપણે એક્સપ્રેશન જોયું હતું અને જોયું હતું કે શેડ્યૂલેબલ ટાસક્સ સેટ માટે તેનો યુટીલાઈઝેશન તેના કરતા ઓછો હોવો જોઈએ પરંતુ તે પછી તે એક નિરાશાવાદી શરત છે કારણ કે જો કોઈ ટાસક્સ નક્કી કરેલી લિયુ લેલેન્ડની શરતને નિષ્ફળ કરે તો પણ તે ફિઝિબલી શેડ્યૂલેબલ થઈ શકે છે અને આમ આપણે લિયુ અને લેહોક્સ્કી ના પ્રમેય તરફ જોયું લિયુ અને લેહોક્સ્કી માપદંડ પાછળનો મુખ્ય વિચાર એ છે કે જ્યારે બધા ટાસક્સ એક સાથે આવે ત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાં થાય છે જો ટાસક્સ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે તો પછી ટાસક્સ તેમની તમામ સમયમર્યાદા ફેઝિંગ હેઠળ પૂરી કરવાનું ચાલુ રાખશે અને પ્રમેય અનુસાર જો કોઈ ટાસ્ક સેટ તેની પ્રથમ સમયમર્યાદા 0 ફેઝિંગ સ્થિતિમાં પૂર્ણ કરે છે તો પછી ટાસક્સ સેટ તમામ ફેઝિંગની સમયમર્યાદા પૂરી કરશે અને તે ગ્રાફિકલી રીતે તપાસવામાં આવ્યું હતું કે શું ટાસક્સ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરશે કે નહીં પરંતુ તે થોડું બોજારૂપ હતું અને ત્યારબાદ આપણે ગણિતશાસ્ત્રના એક્સપ્રેશન પર ધ્યાન આપ્યું જે જણાવે છે કે કોઈ ટાસક્સ તેની સમયમર્યાદા પૂરી કરે છે કે નહીં ગાણિતિક એક્સપ્રેશન ને ટાસ્ક Ti તરીકે આપવામાં આવે છે પ્રથમ સમયગાળો મળશે કે કેમ જો ei ⌈ ⌉∗ej ≤ pi આપણે જોયું તેમ આ એક્સપ્રેશન પાછળનો સાહજિક ખ્યાલ એ છે કે જ્યારે પણ કોઈ વધારે પ્રાઓરિટી ટાસ્ક હોય ત્યારે બીજા ટાસક્સ ચાલી શકતા નથી અને વધારે પ્રાઓરિટી વાળા ટાસક્સ ચાલે છે અને તે સમય કે જેના માટે વધારે પ્રાઓરિટી ટાસક્સ 0 ફેઝિંગમાં ચાલે છે તે ટાસ્ક છે જે આ ફેઝ માં ઊભા થાય છે અને આ વધારે પ્રાઓરિટી વાળા ટાસક્સ ⌈ ⌉∗ej તરીકે આપવામાં આવે છે ઉદાહરણ તરીકે જો ટાસ્ક પીરિયડ ૨0 હોય અને આપણી પાસે વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક હોય જેનો પીરિયડ ૭ હોય તો પછી ⌈ ⌉ 3 હવે મોટાભાગના pj પર 3 વખત pi અંદર આવી શકે છે જે 20 છે કારણ કે pj એ એક વાર 0 પર આવશે એકવાર ૭ અને ફરી ૧૪ સમયે અને તેથી આપણે સામાન્ય રીતે કરી શકીએ છીએ કે કોઈ પણ વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક માટે ⌈ ⌉∗ej કારણ કે દરેક વખતે જે ટાસક્સ થાય છે તે ⌈ ⌉∗ej માટે ચાલે છે તે જ સમયે તે વધારે પ્રાઓરિટી ટાસ્ક Tj ચાલશે અને તે તમામ વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક પડશે તે j 1¿ i − 1 છે દરેક ટાસ્ક Ti માટે આપણે આ તપાસ કરવાની જરૂર છે કે શું આ શરત દરેક ટાસ્ક માટેની છે તો તે કહી શકાય કે ટાસક્સ સેટ તેની સમયમર્યાદાને પૂર્ણ કરે છે લિયુ લેલેન્ડ અને લિયુ લેહોક્ઝ્કીના એક્સપ્રેશન પર આધારિત કેટલાક ઉદાહરણો પ્રથમ ઉદાહરણ જે આપણે અહીં ધ્યાનમાં લીધું છે તે 3 ટાસક્સ T1 T2 અને T3 છે અને T1 માટે એક્ઝિકયુશનનો સમય ૨0 મિલિસેકન્ડ છે અને p1 પીરિયડ ૧00 છે e2 ૩0 મિલિસેકન્ડ છે p2 ૧૫0 છે અને e3 ૬0 મિલિસેકન્ડ અને p3 ૨00 મિલિસેકંડ છે રેટ મોનોટોનિક એનાલિસિસ દ્વારા આપણે T1 ને સૌથી વધારે પ્રાઓરિટી આપવી પડશે કારણ કે તેનો પીરિયડ સૌથી ઓછો છે પછી T2 ની વધારે પ્રાઓરિટી અને T3 ની સૌથી ઓછી પ્રાઓરિટી છે ચાલો તપાસો કે આ રેટ મોનોટિક શેડ્યૂલિંગથી આપવામાં આવેલ પ્રાઓરિટી સાથે આ ટાસ્ક સેટ તેની સમયમર્યાદાને પૂર્ણ કરશે કે નહીં પ્રથમ વસ્તુ આપણે ચકાસીએ છીએ તે છે લિયુ લેલેન્ડ માપદંડ આપણે વિવિધ ટાસ્કને લીધે યુટીલાઈઝેશનની ગણતરી કરીએ છીએ અને પ્રથમ ટાસ્ક માટે તે બીજા માટે અને ત્રીજા ટાસ્ક માટે છે અને આપણને ∑ui 0 ૭ મળે છે તે ટાસ્કના કારણે કુલ યુટીલાઈઝેશન છે તે પણ તપાસવાની જરૂર છે કે લિયુ લેલેન્ડ બાઉન્ડ સંતુષ્ટ છે લિયુ લેલેન્ડ 3 ટાસક્સ માટે બંધાયેલ છે જે 32−1 છે જે n2−1 ના સૂત્રોમાંથી મળે છે અને તેને સરળ બનાવવા પર લિયુ લેલેન્ડ બાઉન્ડ 0 ૭૮ હોવાનું જણાયું છે આ ટાસક્સ સેટ યુટીલાઈઝેશન જે 0 ૭ 0 ૭૮ છે અને તેથી તે કહી શકાય કે ટાસક્સ નક્કી કરેલી તેની સમયમર્યાદા પૂરી કરશે ઉપરથી તે અનુમાન લગાવી શકાય છે કે લિયુ લેલેન્ડ માપદંડ સંતુષ્ટ કરે છે અને ટાસક્સ સેટ શેડ્યૂલેબલ છે ચાલો જુદાં જુદાં ટાસક્સ સેટ જોઈએ જ્યાં એક્ઝિકયુશનનો સમય અને પ્રથમ ટાસ્કનો પીરિયડ ૨0 મિલિસેકન્ડ અને ૧00 મિલિસેકન્ડ છે બીજો ટાસ્ક ૩0 મિલિસેકન્ડ અને ૧૫0 મિલિસેકંડ છે અને ત્રીજો ટાસ્ક અનુક્રમે ૯0 મિલિસેકન્ડ અને ૨00 મિલિસેકન્ડ છે યુટીલાઈઝેશન ચકાસવા માટે ∑ui અને ∑ui 0 ૮૫ અને 3 ટાસ્ક માટે લિયુ લેલેન્ડ બાઉન્ડ 0 ૭૮ છે અને આ લિયુ લેલેન્ડ બાઉન્ડથી વધી જાય છે અને તેથી તે લિયુ લેલેન્ડ પરીક્ષણમાં નિષ્ફળ જાય છે લિયુ લેલેન્ડ મુજબ તે શેડ્યૂલેબલ નથી પરંતુ આપણે જાણીએ છીએ કે લિયુ લેલેન્ડ એક નિરાશાવાદી પરિણામ છે અને તેથી આપણે લિયુ અને લેહોક્સ્કીના કમપ્લીશન ટાઇમ પ્રમેયની તપાસ કરવાની જરૂર છે કે તે શેડ્યૂલેબલ નું અનુમાન કરી છે કે નહીં પ્રથમ વસ્તુ ગ્રાફિકલી પ્લોટ બનાવવાની છે અને તપાસ કરવું છે કે શું તમામ ટાસક્સ 0 ફેઝિંગ શરતો હેઠળ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે કે કેમ અને જો બધા ટાસક્સ 0 ફેઝિંગ હેઠળ તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે તો ટાસક્સ સેટ શેડ્યૂલેબલ છે જે નિષ્ક્રીય અભિગમ છે ટાસ્ક T1 સાથે પ્રારંભ કરીને જે સૌથી વધારે પ્રાઓરિટી ટાસ્ક છે અને જો તે T2 અને T3 સાથે થાય છે તો પણ T1 ચાલશે અને તે ૨0 પર પૂર્ણ થશે જ્યારે સમયમર્યાદા ૧00 છે તેથી T1 તેની પ્રથમ સમયમર્યાદા પૂર્ણ કરે છે T2 માટે જે ૩0 મિલિસેકન્ડ લે છે અને પીરિયડ 150 મિલિસેકન્ડ છે T2 નો પ્રથમ ઇન્સ્ટનસ ૧૫0 મિલિસેકંડ પહેલાં પૂર્ણ થવો આવશ્યક છે અને કારણ કે T1 અને T2 એક સાથે થાય છે પ્રથમ T1 ચાલશે જેમ જેમ T1 પૂર્ણ થાય છે તેમ T2 લેવામાં આવશે અને T2 ૫0 મિલિસેકંડ સુધી ચાલશે અને તે સમય સુધીમાં તે પૂર્ણ થઈ જશે પરંતુ તેની સમયમર્યાદા ૧૫0 મિલિસેકંડ છે સમયમર્યાદામાં T2 પૂર્ણ થાય છે કારણ કે T1 નો આગલો ઇન્સ્ટનસ ફક્ત ૧00 પર જ આવશે ત્રીજા ટાસ્ક માટે T3 ને ૯0 મિલિસેકન્ડની આવશ્યક સમયમર્યાદા છે અને પીરિયડ ૨00 મિલિસેકન્ડનો છે ફરીથી ચાલો ગ્રાફિકલી પ્લોટ કરીએ અને T1 T2 T3 એકસાથે આવે T1 એ સૌથી વધારે પ્રાઓરિટી છે જે ૨0 મિલિસેકંડ સુધી ચાલે છે અને ત્યારબાદ T2 ૩0 મિલિસેકન્ડમાં ચાલે છે અને આ સમયે T3 ચલાવવાનું શરૂ કરી શકે છે T3 ૧00 સુધી ચલાવી શકે છે કારણ કે ૧00 મિલિસેકન્ડમાં T1 ઇન્સ્ટનસ ઉદ્ભવશે આ સમય સુધીમાં T3 એક્ઝિકયુશનના ૫0 મિલિસેકન્ડ પૂર્ણ કરી શકશે અને T1 પૂર્ણ થયા પછી T2 ફરીથી ચલાવશે અને અંતે T3 એક્ઝિકયુટ થશે અને પૂર્ણ કરશે પરંતુ તે તેની સમયમર્યાદામા થાય છે ટાસક્સ સેટ તેની સમયમર્યાદા પૂરી કરે છે અને આપણે ગ્રાફિકલી પ્લોટ કર્યું છે અને તપાસ્યું છે કે T1 T2 અને T3 તે બધા તેમની પ્રથમ સમયમર્યાદા પૂરી કરે છે ચાલો આપણે તે ગાણિતિક રીતે કરીએ ફરીથી આપણી પાસે 3 ટાસક્સ છે જ્યાં e1 ૨0 p1 ૧00 e2 ૩0 p2 ૧૫0 e3 ૯0 અને p3 ૨00 છે પ્રથમ ટાસ્ક માટે લિયુ લેહોક્ઝકી શરત ની તપાસ કરવામાં આવે છે T1 એ સૌથી વધારે પ્રાઓરિટી વાળો ટાસ્ક છે અને તે કોઈ અન્ય ટાસ્ક દ્વારા પ્રિ ઈમ્પટેડ કરવામાં આવશે નહીં અને તેથી તે ૨0 સમય માટે ચાલશે અને તે તેની સમયમર્યાદા પૂરી કરશે જે ૧00 મિલિસેકન્ડ છે ૨0 એ ૧00 કરતા ઓછું છે અને આ સુનિશ્ચિત કરે છે કે T1 તે તેની સમયમર્યાદા પૂરી કરે છે T2 માટે તેને ૩0 મિલિસેકન્ડની જરૂર પડશે અને T1 એ તે વધારે પ્રાઓરિટી વાળો ટાસ્ક છે ફક્ત ૧ વધારે પ્રાઓરિટી ટાસ્ક છે અને તે ૨ વખત ઉદભવી શકે છે કારણ કે ⌈ ⌉ ૨ અને જ્યારે પણ T1 ટાસ્ક ચાલે છે ત્યારે તે ૨0 મિલિસેકન્ડ લેશે અહીં ૩0 ૨0 ∗ ૨ ૭0 મિલિસેકન્ડ જેનો અર્થ છે કે T2 તેની એક્ઝિકયુશન ૭0 મિલિસેકન્ડ દ્વારા પૂર્ણ કરશે જ્યારે પીરિયડ ૧૫0 મિલિસેકન્ડ છે અહીં લિયુ લેહોકસ્કી માપદંડ સંતુષ્ટ કરે છે એક્ઝિકયુશન ટાઇમ તરીકે T3 માં ૯0 મિલિસેકન્ડ છે અને તેનો પીરિયડ ૨00 મિલિસેકન્ડ છે અને ટાસ્ક T1 સૌથી વધારે પ્રાઓરિટી વાળો ટાસ્ક બે વાર થઈ શકે છે કારણ કે ⌈⌉ ૨ અને ૨0 ∗ ૨ ૪0 મિલિસેકન્ડ વધારે પ્રાઓરિટી ટાસ્ક દ્વારા લેવામાં આવશે બીજો વધારે પ્રાઓરિટી ટાસ્ક T2 છે તે પણ ૨ વાર બનશે કારણ કે ⌈⌉ ૨ અને જ્યારે પણ T3 થાય છે ત્યારે તે ૩0 મિલિસેકંડ માટે એક્ઝિક્યુટ કરે છે કુલ ૧૯0 મિલિસેકંડ કામ કરે છે જે ગ્રાફિકલ સ્કેચિંગમાં મળેલા પરિણામ જેવું જ છે પરંતુ આ સરળ એક્સપ્રેશન્સ છે તેથી તે કોઈપણ ભૂલ વિના ઝડપથી અને સરળતાથી કરી શકાય છે જ્યારે ગ્રાફિકલ મુદ્દાઓ ભૂલનું જોખમ ધરાવે છે અને તે ઘણો સમય લે છે હવેથી ગાણિતિક એક્સપ્રેશન્સનો આપણા બધા દાખલાઓમાં સીધો ઉપયોગ કરવામાં આવશે ગ્રાફિકલ સોલ્યુશન લિયુ લેહોક્સ્કી માપદંડના કાર્ય પાછળની મુખ્ય ખ્યાલોને સમજવામાં મદદ કરે છે પરંતુ આપણે જે ગણિતના એક્સપ્રેશન્સનો ઉપયોગ કરીશું તે ઉકેલમાં કાર્ય કરવામાં મદદ કરે છે લિયુ લેહોક્સ્કીના માપદંડ પરથી આપણે જોઈ શકીએ છીએ કે ટાસક્સ સેટ શેડ્યૂલેબલ છે નીચે આપેલી સમસ્યા છે જ્યાં 3 ટાસક્સ હાજર છે અને ટાસ્ક T1 નો એક્ઝિકયુશનનો સમય ૧0 છે પીરિયડ અને સમયમર્યાદા બંને બરાબર ૫0 અને ફેઝ ૧00 મિલિસેકંડ છે અને બધા નીચે મિલિસેકંડમાં છે ટાસ્ક T2 નો એક્ઝિકયુશન સમય ૨0 છે પીરિયડ અને સમયમર્યાદા ૬0 અને ફેઝ 0 છે અને ટાસ્ક T3 નો એક્ઝિકયુશનનો સમય ૩0 છે પીરિયડ અને સમયમર્યાદા બંને ૮0 છે અને ફેઝ ૫0 છે લિયુ લેલેન્ડની શરત તપાસવામાં આવે છે કે તે શેડ્યૂલેબલ છે કે નહીં અને જો તે લિયુ લેલેન્ડ શરત અનુસાર શેડ્યૂલેબલ ન હોય તો પછી ટાસક્સ સેટ શેડ્યૂલેબલ નથી આપણે લિયુ અને લેહોકસ્કી માપદંડ તપાસવાની જરૂર છે પરંતુ માની લો કે કોઈ ટાસ્ક સેટ લિયુ લેલેન્ડ માપદંડ અને લિયુ અને લેહોક્સ્કી માપદંડ બંને નિષ્ફળ જાય છે તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે જો ટાસ્ક સેટ અનશેડ્યૂલેબલ છે અથવા હજી ટાસક્સ સેટ શેડ્યૂલેબલ કરી શકાય તેવી સંભાવના છે કે કેમ તે સુરક્ષિત રીતે નિષ્કર્ષ કરી શકાય આનો જવાબ એ છે કે જ્યારે કોઈ ટાસ્ક સેટ માટે લિયુ લેહોક્ઝકી માપદંડ નિષ્ફળ જાય છે તો પણ તે શેડ્યૂલેબલ હોઈ શકે છે કે તે તેની સમયમર્યાદા પૂરી કરી શકે છે આની પાછળનું મુખ્ય કારણ એ છે કે લિયુ લેહોકસ્કી માપદંડમાં આપણે સૌથી ખરાબ કેસની શરત તપાસીએ છીએ જ્યાં બધા ટાસ્ક સાથે ફેઝમાં આવે છે તે વધારે પ્રાઓરિટી ટાસક્સ છે પરંતુ પછી આપેલ ટાસ્ક સેટ માટે તે ન થાય 0 ફેઝિંગ સાથે બધા ટાસ્ક તેના વધારે પ્રાઓરીટી ટાસ્ક હોઈ શકે નહીં આમ તો જો ટાસક્સ સેટ લિયુ લેહોક્સ્કીના માપદંડમાં નિષ્ફળ થઈ શકે છે પરંતુ તે પછી પણ તે તે ટાસ્ક સમયમર્યાદા પૂરી કરી શકે છે પરંતુ પછી આ કેસો ખૂબ ઓછા છે જ્યાં ટાસક્સ સેટ લિયુ લેહોક્સ્કીની કસોટીમાં નિષ્ફળ જાય છે અને હજી પણ તે તેની સમયમર્યાદા પૂરી કરે છે રેટ મોનોટોનિક શેડ્યુલમાં કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે જ્યાં પ્રથમ વસ્તુ કે જે તપાસવાની જરૂર છે તે ટ્રાનઝિયન્ટ ઓવરલોડ છે ટાસ્ક પરિણામ લોગિંગ અથવા કેટલાક હેલ્થ મોનિટરિંગ ચેકિંગ વગેરે જેવા કેટલાક ટાસક્સ ઓછી પ્રાઓરિટી ટાસક્સ છે અને જો આમાંથી કેટલાક ટાસક્સ કોઈ કારણસર વિલંબિત થાય છે તો તે સૌથી વધારે પ્રાઓરિટી સૌથી મહત્વપૂર્ણ ટાસ્કને અસર કરી શકે છે જો સૌથી ઓછી પ્રાઓરિટી ટાસ્ક એ વધારે પ્રાઓરિટી ટાસક્સને અસર કરી શકતું નથી તો પછી એમ કહી શકાય કે ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેઠળ સિસ્ટમ સ્થિર છે પરંતુ જો સૌથી ઓછી પ્રાઓરિટી ટાસ્કમાં વિલંબ થાય છે તો તે વધારે પ્રાઓરિટી ટાસ્કમાં પણ વિલંબ કરી શકે છે તો પછી આપણે કહી શકીએ કે સિસ્ટમ અસ્થિર છે અથવા તેની પૂઅર ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેન્ડલિંગ ક્ષમતા છે જે ઇડીએફના કિસ્સામાં સાચી હતી રેટ મોનોટોનિક શેડ્યૂલિંગ માટેની પરીક્ષા નીચે મુજબ છે તે કહી શકાય કે રેટ મોનોટિક શેડ્યૂલિંગ ટ્રાનઝિયન્ટ ઓવરલોડ શરતો હેઠળ સ્થિર છે ટ્રાનઝિયન્ટ ઓવરલોડ શરતો હેઠળ રેટ મોનોટિક અલ્ગોરિધમ સ્થિર છે રેટ મોનોટિક શેડ્યુલરમાં સૌથી ઓછી પ્રાઓરિટી ટાસ્ક તેની વધારે પ્રાઓરિટી ટાસ્ક તેની સમયમર્યાદા ચૂકી શકતું નથી કારણ કે અહીં મૂળ સિદ્ધાંત એ છે કે ઓછી પ્રાઓરિટી વાળા ટાસ્ક પૂર્ણ ન થાય ત્યારે પણ તે તૈયાર થાય ત્યારે એક્ઝિકયુશન માટે વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક હાથ ધરવામાં આવશે તેથી આરએમએ ખરેખર સ્થિર છે તે ઓછી પ્રાઓરિટી ટાસ્કને પ્રિ ઈમ્પટ કરે છે જ્યારે કોઈ વધારે પ્રાઓરિટી ટાસ્ક આવે ત્યારે ઓછી પ્રાઓરિટી વાળો ટાસ્ક ચાલુ રહેવાની કોઈ સંભાવના નથી અને તે બતાવે છે કે રેટ મોનોટિક શેડ્યુઅલ ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેઠળ સ્થિર છે કારણ કે જ્યારે પણ નીચી પ્રાઓરિટી ટાસ્ક પૂર્ણ ન થયું હોય ત્યારે પણ વધારે પ્રાઓરિટી ટાસ્ક આવે છે પછી તે કન્ટેક્ષ સ્વિચ કરશે અને વધારે પ્રાઓરિટી ટાસ્ક ચાલશે નીચી પ્રાઓરિટી વાળા ટાસ્કને વધારે પ્રાઓરિટી વાળા ટાસ્ક માટે સીપીયુ આપવું આવશ્યક છે અને આ ઇડીએફમાં જે બનતું હતું તેનાથી વિરુદ્ધ છે તેથી ઇડીએફ અલ્ગોરિધમનો જ્યાં સુધી ટ્રાનઝિયન્ટ ઓવરલોડ હેન્ડલિંગની વાત છે તે રેટ મોનોટિક શેડ્યૂલિંગ માં ખૂબ સકારાત્મક સુવિધા છે રેટ મોનોટિક શેડ્યુલરનો ખૂબ સરળ અમલ એ છે કે તમામ ટાસક્સને ક્યૂમાં રાખે છે ટાસક્સ આવતાની સાથે ક્યૂમાં આપણે તેને ક્યૂમાં રાખીએ છીએ અને દરેક વખતે કોઈ ટાસ્ક આગમન અથવા સમાપ્તિની ઘટના થાય ત્યારે ક્યૂમાં બધા પ્રતીક્ષાત્મક ટાસક્સમાં કયા ટાસ્કની સૌથી વધુ પ્રાઓરિટી છે તે જોવા માટે આપણે ક્યૂમાં તપાસ કરવાની જરૂર છે પરંતુ જો આપણે આ પરિસ્થિતિનું વિશ્લેષણ કરીએ તો પછી જ્યારે કોઈ ટાસ્ક આવે છે ત્યારે તેને ક્યૂમાં ઉમેરતી વખતે તે ક્યૂના અંતે રાખીએ છીએ અને તેથી ઉમેરવા માટેનો સમય ૧ છે પરંતુ પછી ટાસ્કના આગમન અથવા સમાપ્તિ પરના દરેક શેડ્યૂલિંગ પોઇન્ટ પર આપણે સંપૂર્ણ તપાસ કરવાની જરૂર છે પ્રતીક્ષાત્મક ટાસક્સમાં કયામાં સૌથી વધુ પ્રાઓરિટી છે તે શોધવાની ક્યૂ અને તેથી આ O છે જો ત્યાં n ટાસક્સ છે કે જે ક્યૂમાં રાહ જોઈ રહ્યા છે તે ખૂબ જ કાર્યક્ષમ ઉપાય નથી આ માટે પ્રાઓરિટી ક્યૂ વાપરી શકાય છે કારણ કે પ્રાઓરિટી ક્યૂને હીપના આધારે લાગુ કરી શકાય છે એ હીપ એરે ને વાપરીને બનાવી શકાય છે અને આપણે એરે ડેટા સ્ટ્રક્ચર નો ઉપયોગ હીપ માટે કરીએ છીએ અને હીપની અંદર ઇન્સરશન log n છે અને હીપ અલ્ગોરિધમમાં એક એલેમેન્ટ ને ઇન્સર્ટ કરવું O છે જ્યારે વધારે પ્રાઓરિટી ટાસ્ક સરળતાથી મેળવી શકાય છે અને તે છે O આ એક લિન્ક લિસ્ટ કરતાં વધુ કાર્યક્ષમ હોવા કરતાં આ એક સારો ઉપાય નથી કારણ કે દરેક શેડ્યૂલિંગ પોઇન્ટએ જો ટાસ્ક આવે તો આપણે તે ટાસ્ક હીપમાં દાખલ કરવાની જરૂર છે જે log n છે આ મલ્ટિ લેવલ ફીડબેક ક્યૂનો ઉપયોગ કરીને સુધારી શકાય છે આ તે છે જેનો ઉપયોગ રેટ મોનોટિક શેડ્યુલરના ઓપરેટિંગ સિસ્ટમના અમલીકરણમાં થાય છે અહીંનો વિચાર એ છે કે ફક્ત પ્રાઓરિટી સેટને જ મંજૂરી આપે છે થોડા ક્લાસ પછી આપણે પોસિક્સ રીઅલ ટાઇમ સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા કરીશું અને જોશું કે પ્રાઓરિટી સ્તરની સંખ્યા જે સામાન્ય રીતે ઉપલબ્ધ છે ૧૬ અને કેટલાક કિસ્સાઓમાં તે ૩૨ છે પરંતુ જો આપણી પાસે પ્રાઓરિટી સ્તરની નિશ્ચિત સંખ્યા હોય તો આપણી પાસે અહીં એક ક્યૂ છે જો દરેક વખતે કોઈ ટાસ્ક ઉદ્ભવે ત્યારે પ્રાઓરિટી 1 સોંપેલ હોય તો આપણે તેને ક્યૂમાં દાખલ કરીએ છીએ અને તે પૂર્ણ થયા પછી તે રાહ જોતા રહે છે અને જ્યાં સુધી ટાસ્ક પીરિયડ પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે અહીં એક નવો ઇન્સ્ટનસ દાખલ કરીએ છીએ અને આપણે બધા ટાસ્ક પ્રાઓરિટી લેવલ્સ માટે આ કરીએ છીએ ઇન્સરશન એ O છે પરંતુ શેડ્યૂલિંગ પોઇન્ટ પર ટાસ્ક પસંદ કરવાનું પણ O છે કારણ કે આપણે સૌથી વધારે પ્રાઓરિટી ટાસ્ક માં તપાસ કરવાની જરૂર છે અને આમાંથી પણ કોઈ ટાસ્ક કોઈપણ ક્યૂમાં હોય જો કોઈ એક શેડ્યૂલરમાંથી શરૂ થતી ક્યૂમાં કોઈ ટાસ્ક હોય તો તે ક્યૂમાં જોવે છે અને જે તે ટાસ્ક રાહ જોતો હોય તેને તે ક્યૂમાંથી શોધે છે અને તે તેને લે છે અને અને ત્યાં મર્યાદિત સંખ્યા માં ટાસ્ક લેવલ્સ હોવાને કારણે તે O લે છે તેથી તેને એક નિશ્ચિત મર્યાદા સુધી રાહ જોવાની જરૂર છે અને તેથી ટાસ્ક ક્યૂમાં ઇન્સર્ટ કરવું અને આ ક્યૂમાંથી કાર્ય મેળવવું એ O છે જે ખૂબ કાર્યક્ષમ અમલીકરણ છે તેથી જેમ કે રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમના અમલીકરણની ચર્ચા કરવામાં આવે છે આપણે જોઈશું કે રેટ મોનોટોનિક શેડ્યુલર સામાન્ય રીતે તમામ રીઅલ ટાઇમ ઓપરેટિંગ સિસ્ટમ્સમાં મલ્ટિ લેવલ ક્યૂ સાથે લાગુ કરવામાં આવે છે તેઓ પ્રાઓરિટીસનો નિશ્ચિત સમૂહ પ્રદાન કરીને રેટ મોનોટિક શેડ્યૂલર દ્વારા રીઅલ ટાઇમ ટાસક્સનું શેડ્યૂલ કરવાનું સમર્થન આપે છે